આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં આપણે ટીમ મેનેજમેન્ટ વિશે કેટલીક ચર્ચા કરીશું કેટલીક ખૂબ જ મૂળભૂત વિભાવના ઓ અને તે પછી આપણે ઓર્ગેનાઈઝેશન સ્ટ્રકચર જોઈશું છેલ્લા વ્યાખ્યાનમાં આપણે કેટલાક ખૂબ જ મૂળ સિદ્ધાંતો જોયા હતા કે અસરકારક ટીમ મેનેજમેન્ટ માટે મેનેજર જાગૃત હોવા જોઈએ આજે આ વ્યાખ્યાનમાં આપણે થોડા વધુ ખ્યાલો જોશું પ્રથમ એ પ્રેરણા સાથે જોડાયેલું છે આપણે કહ્યું હતું કે સોફ્ટવેર ડેવલપર પાસે ચોક્કસ કુશળતા છે અને સોફ્ટવેર ડેવલપરની સક્ષમતામાં વિવિધતા છે પરંતુ પછી આપણે એ પણ ધ્યાન રાખવું જ જોઇએ કે પ્રેરણા અને સખત મહેનત ઘણી વાર કુશળતાની ખામી માટે કામ કરી શકે છે આપણે કહ્યું હતું કે કેટલાક અભ્યાસોએ શોધી કાઢયુ છે કે ક્ષમતા અથવા ડેવલપર્સની અસરકારકતા 1 થી 25 ના સ્કેલમાં બદલાય છે પરંતુ તે પછી જે ઓછો સક્ષમ છે જો તે ખૂબ જ નિષ્ઠાવાન પ્રેરિત અને સખત કામદાર હોય તો તે યોગ્યતાના અંતર માટે કામ કરી શકે છે આપણે મુખ્ય પ્રેરક તરીકે નાણાકીય પ્રોત્સાહન આપવા વિશે ટેલરના અભિગમ વિશે ચર્ચા કરી હતી પરંતુ અબ્રાહમ માસ્લો એ કહ્યું કે નાણાકીય પ્રોત્સાહનો ઘણીવાર કામ કરતા નથી પ્રેરણા ખરેખર દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે અને જ્યારે તમે તેને પ્રોત્સાહન આપતા હો ત્યારે તેની કારકિર્દીના સમયના આધારે પણ પ્રેરણા બદલાય છે દરેક વ્યક્તિ માટે જરૂરીયાતો નો અધિક્રમ હોય છે કારણ કે અધિક્રમ માં નીચલી ચીજો ભરાઈ જાય છે અને ત્યારે ઉપરની ચીજો બહાર આવે છે નીચા સ્તરે આવશ્યકતાઓ એ ખોરાક આશ્રય છે એક કામદાર કે જેની પાસે પૂરતો ખોરાક આશ્રય નથી અને તમે તેને પ્રદાન કરો છો તે પ્રેરણા અનુભવે છે પરંતુ તે પછી જે કામદારો સારા હતા તેઓ લાંબા સમયથી રોજગાર કરે છે અને પછી તમે તેમને આ આપો છો તે પ્રોત્સાહનો કદાચ તેમને ખૂબ પ્રેરિત નહીં કરે અને અધિક્રમના ઉચ્ચતમ સ્તરે આત્મ વાસ્તવિકતા છે ચાલો આ જોઈએ માસ્લોની જરૂરિયાતોનું અધિક્રમ આપણે જોઈ શકીએ છીએ કે અધિક્રમ ના સૌથી નીચલા સ્તરે શારીરિક અથવા અસ્તિત્વની જરૂરિયાતો છે આ ખોરાક આશ્રય વગેરે છે અને પછી સલામતીની જરૂરિયાતો પર ભયમાંથી સ્વતંત્રતા વગેરે સલામતી પછી સામાજિક જરૂરિયાતો ઓર્ગેનાઈઝેશન ને પસંદ કરવા લોકોને પસંદ કરવા અને એકવાર આ પૂર્ણત જેવા ભરાઈ જાય પછી માનની જરૂર હોય અને અંતે આત્મ વાસ્તવિકતા જેમ જેમ કોઈ એક સ્તર પ્રોજેક્ટ સભ્ય માટે ભરવામાં આવે છે ત્યારે ઉચ્ચ સ્તરનો ઉદભવ થાય છે એકવાર નીચલા ભાગ ભરાઈ જાય છે તે ટીમના સભ્યને પ્રેરણા આપતું નથી આપણે ઉચ્ચ સ્તરીય પ્રોત્સાહન આપવાની જરૂર છે ચાલો આપણે આ જરૂરિયાતોના અધિક્રમ ને વિગતવાર જોઈએ શારીરિક જરૂરિયાતો એ ભૂખ તરસ નિંદ્રાને દૂર કરવાની જરૂરિયાત છે સલામતી જરૂરિયાતો સુરક્ષા ભય અને તેથી રક્ષણ છે સામાજિક જરૂરિયાતો એ મિત્રતા સામાજિક પ્રવૃત્તિઓમાં શામેલ થવું ગ્રુપ સદસ્યતા વગેરે વધુની સન્માનની જરૂરિયાતો આત્મવિશ્વાસ સિદ્ધિ માન્યતા પુરસ્કારો પ્રશંસા વગેરે છે અને ટોચનાં સ્તરે આત્મ વાસ્તવિકતા છે જ્યાં અગાઉની બધી જરૂરિયાતો ભરાઈ ગઈ છે અને પ્રેરણા એ કર્મચારીની સંપૂર્ણ ક્ષમતા વિકસાવવાની ઇચ્છા છે હર્ઝબર્ગ નો 2 પરિબળ સિદ્ધાંત અહીં હર્ઝબર્ગે સૂચવ્યું હતું કે પરિબળોના બે સેટ માં કાર્ય સંતોષ ને અસર થાય છે એક તેમણે સ્વચ્છતા અથવા જાળવણી પરિબળ તરીકે ઓળખાય છે અને જો આ યોગ્ય ન હોય તો કર્મચારીઓ અસંતુષ્ટ થઈ જાય છે ઉદાહરણ તરીકે પગાર કામ કરવાની પરિસ્થિતિઓ વગેરે અને ત્યાં ઘણી વસ્તુઓ છે જે પ્રેરણાદાયક છે આ પરિબળો કાર્યને સાર્થક કરે છે અને કર્મચારીઓ માટે સિદ્ધિની ભાવના છે ચાલો મોટીવેટર્સ ને જોઈએ આને સેટિસ્ફાયર્સ પણ કહેવામાં આવે છે આનાં ઉદાહરણો છે પ્રયત્નો અને પ્રભાવની માન્યતા મેનેજર અથવા ઓર્ગેનાઈઝેશન એ એવા કર્મચારીઓને ઓળખવાની જરૂર છે કે જેમણે ખૂબ પ્રયત્નો કર્યા શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું બીજો પ્રોત્સાહક તે કામનો પ્રકાર છે તે એક નિયમિત કામ કે જ્યાં કર્મચારીને કોઈ પડકાર ન લાગે અથવા તે તેના શ્રેષ્ઠ પ્રદર્શન લાગે તેવું બનાવે નહીં સિદ્ધિની ભાવના પ્રોમોશન માટેની તક વગેરે સેટિસ્ફાયર્સ છે વૃમ એ પ્રેરણા પર ત્રણ પ્રભાવો ઓળખ્યા એક અપેક્ષા હતી એવી માન્યતા છે કે સખત મહેનત કરવાથી સારું પ્રદર્શન થાય છે દાખલા તરીકે જ્યાં અપેક્ષા રાખવામાં આવતી નથી ચાલો આપણે કહીએ કે સોફ્ટવેરમાં બગ છે અને જુદા જુદા ડેવલપર્સ બગ ને શોધી કાઢવાનો પ્રયત્ન કરે છે અને હજી પણ તે શોધી શકતા નથી અને અહીં તેઓ ડિમોટિવેટેડ છે કારણ કે તેમની પાસે અપેક્ષા નથી તેઓ માનતા નથી કે જો તેઓ બીજા 10 કલાક મૂકે છે તો તેઓ ખરેખર ભૂલને શોધી શકશે કારણ કે પહેલાથી જ બગને શોધી કાઢયા વિના સેંકડો કલાકો પસાર કરવામાં આવ્યા છે એવી કોઈ અપેક્ષા નથી કે થોડા કલાકોના વધારાના કામથી તેઓ ભૂલને શોધવા માટે મદદ કરશે ઇન્સ્ટ્રુમેંટેલિટી વિશ્વાસ છે કે વધુ સારું પ્રદર્શન આપવામાં આવશે ચાલો આપણે કહીએ કે ડેવલપર્સ એક સોફ્ટવેર વિકસાવી રહ્યા છે અને જો તેઓ બધી વિશેષતાઓને સારી રીતે અમલમાં મૂકશે તો પછી આ ગ્રાહક દ્વારા સ્વીકારવામાં આવશે પ્રશંસા કરવામાં આવશે વગેરે પરંતુ ચાલો માની લઈએ કે ગ્રાહકને પહેલેથી જ બીજું સોફ્ટવેર મળ્યું છે જે ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અને તેઓ પહેલેથી જ આ પ્રોજેક્ટ આપી ચૂક્યા છે કે તેનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ તે પછી તેઓ ખરેખર તેનો ઉપયોગ કરી શકશે નહીં કારણ કે તેઓએ તે પ્રોજેક્ટ આપ્યો હતો અને રદ કરવામાં સક્ષમ નથી પછી પ્રોજેક્ટ ટીમ ડિમોટિવટેટેડ અનુભવે છે તેમની પાસે ઇન્સ્ટ્રુમેંટેલિટી નથી એટલે કે જો તેઓ કોઈ સોફ્ટવેર બનાવે છે તેની પ્રશંસા કરવામાં આવશે કારણ કે તેનો કોઈ ઉપયોગ ના કરે અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકે છે કોઈ પણ તેનો ઉપયોગ કરશે નહીં કારણ કે ગ્રાહક પહેલેથી જ અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યું છે તેથી તે કિસ્સામાં કોઈ ઇન્સ્ટ્રુમેંટેલિટી નથી માત્ર એક ઉદાહરણ આપું છું ઈનામનું મૂલ્ય આ બીજું પ્રેરક છે જે ડેવલપર્સએ ઇનામ હોવાનું માન્યું જોબની લાક્ષણિકતાઓ જે જોબને વધુ અર્થપૂર્ણ બનાવે છે અને ટીમના સભ્યોને પ્રોત્સાહિત કરે છે તે ઓલ્ડહામ હેકમેન જોબ લાક્ષણિકતા મોડેલ દ્વારા આપવામાં આવે છે અહીં તેણે જોબના ત્રણ પાસાંઓ ઓળખ્યા એક કૌશલ્ય વિવિધ છે જો ડેવલપર વર્ષોથી ફક્ત એક પ્રકારનું કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો ત્યાં કોઈ કૌશલ્ય વિવિધ નથી અને ડેવલપર પ્રેરણા ગુમાવે છે તેના વિશે વિચારવું કોઈક કે જે ઘણાં વર્ષોથી કોડિંગ કરી રહ્યું છે તેટલું પ્રેરિત ન હોઈ શકે જેમ કે કોઈક કુશળતા વિવિધ છે ઉદાહરણ તરીકે ડિઝાઇનર અથવા વિશ્લેષક જેની પાસે ઘણી વ્યાપક વસ્તુઓ છે કાર્ય પૂર્ણ થાય તે કાર્યની ઓળખ ડેવલપરને કરી શકાય છે કે જેમણે તેનો વિકાસ કરવામાં ફાળો આપ્યો અથવા તે છે કે ત્યાં કેટલાંક લોકોએ ફાળો આપ્યો છે અને કોઈને પણ ખાસ કરીને ઓળખ આપી શકાતી નથી કે કોને ક્રેડિટ આપી શકાય અહીં જો મેનેજર ડેવલપર્સને સ્પષ્ટ ઉદ્દેશ્ય સ્પષ્ટ કાર્ય આપે છે તો પછી કાર્યની ઓળખ છે અને આ પ્રેરણાદાયક છે કે કોઈક કોઈ કામ માટે જવાબદાર છે અને તે એક સારું કાર્ય પૂર્ણ કરે છે ત્યારે તે પ્રશંસા કરવામાં આવશે કે આ ચોક્કસ કાર્ય ટીમના ચોક્કસ સભ્ય દ્વારા કરવામાં આવે છે કાર્યનું મહત્વ કે શું તે કોઈને સોંપેલ કાર્ય તે નોંધપાત્ર છે કે કેમ તે ટીમ માટે ગ્રાહકને ઓર્ગેનાઈઝેશન માટે ઉપયોગી થશે કે કેમ જો તે ખૂબ જ મામૂલી કાર્ય છે ચાલો આપણે કહીએ કે ફક્ત વિવિધ ડેવલપર્સ પાસેથી બધી માહિતી એકત્રિત કરીએ અને ફક્ત તેને સંગ્રહિત કરીએ તો પછી તે નિર્ણાયક કાર્ય કરવા જેવા પ્રેરણાદાયક ન હોઈ શકે યુઝર ઇન્ટરફેસ ના અથવા અમુક I O કાર્યો વગેરે જે સરળતાથી નોંધાય છે અને ઓળખવામાં આવે છે જોબ સેટિસ્ફેકશન માં ફાળો આપનારા બે અન્ય પરિબળો તે સ્વાયત્તતા છે શું ડેવલપરને તેની પોતાની રીતે કાર્ય કરવાની સ્વતંત્રતા છે અથવા તેને દરેક પગલું કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે કે તેણે ચોક્કસ પગલાંને અનુસરવાનું છે તે પોતાના મગજનો ઉપયોગ કરી શકતો નથી પછી તેની પાસે સ્વાયતતાનો અભાવ છે અને તે ઓછો પ્રોત્સાહિત થશે અને મેનેજરનો પ્રતિસાદ તે એક અન્ય પરિબળ છે જે ટીમના સભ્યોને પ્રેરે છે જોબ સેટિસ્ફેકશન વધારવા માટે પ્રોજેક્ટ મેનેજર શું કરે છે ચોક્કસ લક્ષ્યો નક્કી કરવા પડશે આ સ્પષ્ટપણે તે પ્રવૃત્તિને વ્યાખ્યાયિત કરે છે જે ડેવલપરને આપવામાં આવે છે ફીડબેક પ્રદાન કરો અને તે લક્ષ્યોને પૂર્ણ કરવા તરફ આગળ વધો જો નોકરી ખૂબ જ ઐહિક બની રહી છે તો નોકરીને ફરીથી ડિઝાઇન કરો જોબને વિસ્તૃત કરો જે નિર્ણય લેવાની થોડી શક્તિ આપે છે પ્રોજેક્ટ મેનેજરને જાગૃત રહેવાની જરૂર છે તે અન્ય એક બાબત એ છે કે ટીમના સભ્યોનો સ્ટ્રેસ એડવર્ડ યોરડોને એક પ્રોજેક્ટ મેનેજરને ટાંકતાં કહ્યું એકવાર કોઈ પ્રોજેક્ટ રોલ થઈ જાય ત્યારે સભ્યોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 60 કલાક મૂકવાની અપેક્ષા રાખવી જોઈએ અને પ્રોજેક્ટ મેનેજરે શક્ય તેટલા કલાકો મૂકવાની અપેક્ષા રાખવી જોઈએ દરેક પ્રોજેક્ટ જ્યારે તે શરૂ થાય છે ત્યારે ટીમના સભ્યો પર વધુ સ્ટ્રેસ હોતો નથી પરંતુ જેમ જેમ પ્રોજેક્ટ વિકસે છે ત્યારે પ્રોજેક્ટ ટીમ સમય દબાણ હેઠળ છે અને ત્યાં એક સ્ટ્રેસ છે એડવર્ડ થાઇડન દ્વારા તેમના ક્વોટ મુજબ ઘણી વાર તેમને લાંબા સમય સુધી કામ કરવાનું કહેવામાં આવે છે પરંતુ ત્યારબાદ મેનેજર તરીકે યુ માં 1960 ના અભ્યાસ અંગે માહિતગાર હોવા જોઈએ જ્યાં 45 વર્ષથી ઓછી વયના લોકોએ અઠવાડિયામાં 48 કલાકથી વધુ સમય કામ કર્યું હતું તેઓને કોરોનરી હાર્ટ ડિસીઝથી મૃત્યુનું જોખમ બે ગણું હતું અને આત્યંતિક પ્રોગ્રામિંગ જેવી ઘણી લોકપ્રિય ડેવલપમેન્ટ પ્રેક્ટિસ તે સ્પષ્ટ રીતે 40 કલાક ફંક્શનલ સપ્તાહને ઓળખે છે અસરકારક પ્રોજેક્ટ મેનેજર ટીમમાં સ્ટ્રેસ ઘટાડે છે જો ટીમ સ્ટ્રેસમાં છે તો તે અંશત પ્રોજેક્ટ મેનેજર છે જેનો દોષ છે સારા પ્રોજેક્ટ મેનેજર પાસે પ્રયત્નોનો વ્યાજબી અંદાજ હોવો જોઈએ પ્રોજેક્ટની યોજના યોગ્ય હોવી જોઈએ પ્રોજેક્ટનું સારું નિયંત્રણ હોવું જોઈએ જેથી પ્રોજેક્ટમાં કટોકટી ખૂબ ઓછી હોય અને ટીમના સભ્ય પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે તે સુસ્પષ્ટ હોવું જોઈએ જો પ્રોજેક્ટ મેનેજર ટીમના સભ્યોને સ્પષ્ટ કામ સોંપી શકશે નહીં તો તે ઘણાં તણાવ પેદા કરે છે રોલ કોન્ફ્લિક્ટસ માં ઘટાડો જો કોઈ પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટની જુદી જુદી ફરજો જુદી જુદી કામગીરી સોંપે છે અને તે વિરોધાભાસી છે ઉદાહરણ તરીકે તેમણે પ્રોજેક્ટ ટીમના સભ્યને તે જ સમયે બે બેઠકો હાંસલ કરવી પડશે કારણ કે તે કવોલિટી ટીમનો સભ્ય છે અને તે ડેવલપર પણ છે તેણે સમીક્ષામાં ભાગ લેવો પડશે અને તે જ સમયે તેણે હાજરી આપવી પડશે કવોલિટી મીટિંગ માં જે સ્ટ્રેસ બનાવે છે અને ઘણીવાર પ્રોજેક્ટ મેનેજર ગુંડાગીરીની યુક્તિઓનો ઉપયોગ કરીને પ્રોજેક્ટને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે આપણે ફક્ત થિયરી X મેનેજરો કહીએ છીએ પરંતુ તે પછી થિયરી X મેનેજરો અસમર્થ પ્રોજેક્ટ મેનેજરો છે ત્યાં થિયરી Y મેનેજર્સ હોવા જોઈએ હવે ચાલો આપણે ઓર્ગેનાઈઝેશન અને ટીમની રચનાઓ જોઈએ સફ્ટવેર ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં જો તમે મુલાકાત લો છો તો ઓર્ગેનાઈઝેશનઓની રચના ટીમો માં કેવી રીતે કરવામાં આવે છે આપણે વિવિધ કંપનીઓની મુલાકાત લઈ શકીએ છીએ આ કંપનીઓએ ટીમોમાં કેવી રચના કરી છે તે કેવી રીતે છે તે જણાવી દેવામાં આવી શકે છે કે બે ડઝન પ્રોજેક્ટ્સ છે અને દરેક પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ટીમ હશે તો આ બે ડઝન પ્રોજેક્ટ કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેઓ કોને રિપોર્ટ કરે છે અને આ ટીમના સભ્યો કોણ છે બીજો પ્રશ્ન એ છે કે ટીમો વ્યક્તિગત રીતે કેવી રીતે રચાયેલ છે આ બંને પાસાઓને આપણે ઓર્ગેનાઈઝેશન બંધારણ તરીકે ઓળખીએ છીએ ઓર્ગેનાઈઝેશન તે કેવી રીતે ટીમોમાં ગોઠવાય છે અને પછી બીજી વસ્તુ પૃથક ટીમો છે તેઓ કેવી રીતે રચાયેલ છે પહેલા આપણે ઓર્ગેનાઈઝેશન સ્ટ્રકચર જોઈએ પછી આપણે ટીમનું બંધારણ જોશું ઓર્ગેનાઈઝેશનના બંધારણના ત્રણ મૂળ પ્રકારો છે જો તમે કોઈ ઓર્ગેનાઈઝેશનની મુલાકાત લેશો તો તમે ઓળખી શકો છો કે કેટલીક ઓર્ગેનાઈઝેશનઓમાં ફંક્શનલ ઓર્ગેનાઈઝેશન છે ફંક્શનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા શું અર્થ થાય છે તે જોઈશું બીજો પ્રોજેક્ટ ઓર્ગેનાઈઝેશન અને ત્રીજો મેટ્રિક્સ ઓર્ગેનાઈઝેશન છે ચાલો આપણે ત્રણ ઓર્ગેનાઈઝેશન્સ ની રચનાઓ જોઈએ ફંક્શનલ ઓર્ગેનાઈઝેશનમાં આપણી પાસે વિવિધ ફંક્શનલ ગ્રુપો છે ઉદાહરણ તરીકે આપણી પાસે ફંક્શનલ ગ્રુપ હેઠળ વિશ્લેષકોના ઘણા વિશ્લેષકો હોઈ શકે છે ત્યાં બીજો ગ્રુપ હોઈ શકે છે જેને ડિઝાઇનર્સ તરીકે ઓળખવામાં આવે છે બીજો ગ્રુપ કોડરો પરીક્ષકો ડેટાબેઝ નિષ્ણાતો નેટવર્કિંગ નિષ્ણાતો વગેરે અને ઓર્ગેનાઈઝેશન પાસે ઘણી પ્રોજેક્ટ ટીમો હોઈ શકે છે અને પ્રોજેક્ટ શરૂ થતાં જ મેનેજર તે નક્કી કરે છે કે કોણ અથવા કઇ પ્રકારની કુશળતાની જરૂર છે તે સંબંધિત ફંક્શનલ ગ્રુપ મેનેજરોનો સંપર્ક કરશે અને પછી તેમને પ્રોજેક્ટ સોંપવામાં આવશે ઉદાહરણ તરીકે પ્રોજેક્ટ ટીમ 1 માં કેટલાક ડિઝાઇનર્સ ડેટાબેઝ નિષ્ણાતો હોઈ શકે છે અને જેમ જેમ ડિઝાઇનરો તેમનું કાર્ય પૂર્ણ કરે છે મેનેજર નક્કી કરી શકે છે અને તે ડિઝાઇનર ફંક્શનલ ગ્રુપમાં પાછો ફરશે અને પછી કોડર્સ અને અન્ય માટે વિનંતી કરશે આ લશ્કરી પોલીસ હોસ્પિટલો વગેરે માટે જાણીતી રચના છે ઉદાહરણ તરીકે હોસ્પિટલમાં નર્સોનું ફંક્શનલ ગ્રુપ હોઈ શકે છે ત્યાં વિવિધ પ્રકારના ડોકટરો નિષ્ણાતો ફાર્માસિસ્ટ્સ વગેરે નું ફંક્શનલ ગ્રુપ હોઈ શકે છે અને દરેક પ્રવૃત્તિ માટે દરેક દર્દીની આમાંથી તેમને કદાચ કેટલીક જરૂર હોય લશ્કરી માટે પણ એવું જ છે અહીં વિવિધ પ્રકારનાં ફંક્શનલ ગ્રુપો છે ત્યાં ડોકટરો છે હોસ્પિટલો છે સૈનિકો છે એરમેન છે વગેરે અને અહીં તે દરેક વિધેયાત્મક વિશેષતાવાળી લાક્ષણિક પિરામિડલ રચના છે અહીં ફાયદો એ છે કે વિશ્લેષકો સાથે મળીને એક ટીમ એક મેનેજરને રિપોર્ટ કરે છે એ જ રીતે ડિઝાઇનર્સ મળીને એક ટીમ બનાવે છે એક ફંક્શનલ ગ્રુપ વધુ સારું સંકલન તેમની વચ્ચેછે તેઓ એકબીજાની વચ્ચે ચર્ચા કરે છે તેઓ વધુ સારી ક્ષમતાઓ વિકસાવે છે ફંક્શનલ ગ્રુપો કે જેઓ જ્ઞાન શેર કરવા ખાતે નિષ્ણાત ગ્રુપો છે અને પ્રોજેક્ટ પણ અસરકારક બને છે કારણ કે પ્રોજેક્ટ ટીમ કર્મચારી એજન્ટ માટે વિનંતી કરે છે જ્યારે જરૂર પડે ત્યારે તેમને પરત આપે છે અને અન્ય ફંક્શનલ ગ્રુપોને લે છે તે જ રીતે હોસ્પિટલમાં થાય છે પરંતુ સોફ્ટવેર ઓર્ગેનાઈઝેશનમાં શું ચાલો આપણે અન્ય ઓર્ગેનાઈઝેશન્સ જોઈએ અને પછી આપણે તેની તુલના કરીશું કે આ વિવિધ ઓર્ગેનાઈઝેશન્સ તેઓ સોફ્ટવેર વિકાસના કાર્યનો અમલ કેવી રીતે કરે છે તેથી આ ફંક્શનલ ઓર્ગેનાઈઝેશન છે આપણી પાસે જુદા જુદા ફંક્શનલ ગ્રુપો છે અને જેમ જેમ પ્રોજેક્ટ ટીમો રચાય છે અને પ્રોજેક્ટ વિકસિત થાય છે ત્યારે તેઓ વિવિધ ફંક્શનલ ગ્રુપોની વિનંતી કરે છે અને તેમને પાછા આપે છે અને તે બધા પ્રોજેક્ટ ટીમ અને ફંક્શનલ ટીમે તેઓ ટોચનાં મેનેજમેન્ટને રિપોર્ટ કરે છે શું થાય છે તે સમજાવવા માટે આ એક અલગ આકૃતિ છે વિશ્લેષકો તેઓ ફંક્શનલ ગ્રુપ બનાવે છે વિશ્લેષક મેનેજરને જાણ કરે છે અને વિવિધ પ્રોજેક્ટ્સ માટે તેઓ વિશ્લેષકોને વિનંતી કરી શકે છે અને વિશ્લેષક મેનેજર તેમને વિશિષ્ટ વિશ્લેષકો સોંપે છે એ જ રીતે વિવિધ પ્રોજેક્ટ્સ માટે આર્કિટેક્ટ્સની જરૂર હોય છે અને આ ટીમના દરેક સભ્યોને રિપોર્ટ કરવા માટે બે મેનેજર છે એક તેમનો ફંક્શનલ મેનેજર છે અને બીજો પ્રોજેક્ટ મેનેજર છે તે જ રીતે કોડરો ડેવલપર્સ પરીક્ષકો તેઓ પરીક્ષણ મેનેજરને અને જે પ્રોજેક્ટને તેઓ સોંપાયેલ છે તેને પણ રિપોર્ટ કરે છે અને તે બધા બધા મેનેજરો મેનેજિંગ ડિરેક્ટરને રિપોર્ટ કરે છે ફંક્શનલ ઓર્ગેનાઈઝેશનનો ફાયદો આપણે કહ્યું છે કે તે વધુ વ્યવસાયિક ઓર્ગેનાઈઝેશન વધુ વ્યવસાયિક વાતાવરણ પ્રદાન કરે છે જ્યાં વિવિધ ડિઝાઇનરો તેઓ એકબીજા સાથે ચર્ચા કરી શકે છે વિધેયાત્મક ગ્રુપ બનાવનારા જુદા જુદા વિશ્લેષકો તેમના વિચારો શેર કરી શકે છે તે જ ક્ષેત્રના નિષ્ણાતો વચ્ચે સહકાર છે તેઓ એકબીજા સાથે સંપર્ક કરી શકે છે વગેરે અને ફંક્શનલ ઓર્ગેનાઈઝેશનનો સૌથી મોટો ફાયદો એ સ્ટાફના ઉપયોગમાં સુગમતા છે જેમ તમે કહી રહ્યા છો કે જ્યારે અને જરૂર પડે ત્યારે નિષ્ણાતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમનું કાર્ય પૂર્ણ કરે અને તેમના ફંક્શનલ ગ્રુપમાં પાછા જાય પરંતુ પ્રોજેક્ટ ઓર્ગેનાઈઝેશન માં આપણે ટૂંક સમયમાં જોશું કે ટીમના સભ્યોને કાયમી ધોરણે પ્રોજેક્ટ માટે સોંપવામાં આવ્યા છે અને તેથી પરીક્ષણ કરનાર કોઈકની પાસે તે બધા સમય કામ કરી શકતો નથી કોઈક ડિઝાઇનર બન્યા પછી એકવાર ડિઝાઇન પૂર્ણ થાય છે તો તે શું કરે છે કોઈ પ્રોજેક્ટ ઓર્ગેનાઈઝેશન સાથે સરખામણી કરો જ્યાં ટીમના સભ્યો ત્યાં પ્રોજેક્ટ દરમ્યાન હોય ફંક્શનલ ઓર્ગેનાઈઝેશનમાં તેઓ આવે છે અને જાય છે અને આ વધુ સારી રીતે માનવશક્તિ ઉપયોગ પ્રદાન કરે છે બીજા વ્યાખ્યાનમાં આગળ વધતાં આપણે આમાંના વધુ જોશું ફંક્શનલ ઓર્ગેનાઈઝેશનના ગેરલાભ એ છે કે દરેક ટીમના સભ્ય પાસે રિપોર્ટ કરવા માટે બે મેનેજર હોય છે તેઓ જુદા જુદા નિર્દેશો આપી શકે છે અને સંઘર્ષ હોઈ શકે છે અને પ્રોજેકટ મેનેજર નું ટીમ પરનું નિયંત્રણ ઓછું થાય છે કારણ કે તે તેની ટીમના સભ્યોને કંઈક કરવા કહેશે અને તેઓ કહેશે કે જુઓ અમારા ફંક્શનલ મેનેજર દ્વારા આપવામાં આવ્યાં મુજબ અમારે અન્ય કામ કરવાનું છે આપણે ફક્ત આ બિંદુએ જ રોકાઈશું કારણ કે વ્યાખ્યાનનો સમય સમાપ્ત થઈ રહ્યો છે અને આપણે આગળના વ્યાખ્યાનમાં આગળ વધારીશું